આ PV બેટરી ઇન્ટરફેસ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે ખાસ કરીને PV એપ્લીકેશનના દૃષ્ટિકોણથી કારણ કે PV અને બેટરી ખૂબ સારા મિત્રો છે બેટરી એ મોટાભાગના ફોટોવોલ્ટેઇક સંચાલિત એપ્લિકેશનોનો અભિન્ન ભાગ છે તેથી PV બેટરી PV લોડ અને PV એપ્લિકેશનમાંના કોઈપણ અન્ય ઘટકો વચ્ચેના ઇન્ટરફેસો ખૂબ મહત્વપૂર્ણ બને છે તો આ ઇન્ટરફેસમાં ચાર્જ કંટ્રોલર એક સૌથી મહત્વપૂર્ણ અને સામાન્ય રીતે વપરાતો ઇન્ટરફેસ છે જ્યાં ચાર્જ બેટરીમાં મૂકવામાં આવે છે અથવા બેટરીમાંથી કાઢવામાં આવે છે તે ચાર્જ ઇલેક્ટ્રોનિક સ્વિચિંગ મિકેનિઝમ્સ દ્વારા નિયંત્રિત થાય છે તો અમે ચાર્જ કંટ્રોલર અને ત્યારબાદ બેટરી ચાર્જિંગથી સંબંધિત સર્કિટ્સ પર ધ્યાન આપીશું આ ખૂબ જ મહત્વપૂર્ણ સર્કિટરી છે કે જેના પર આપણે એક નજર રાખવાની જરૂર છે તમે DC DC કન્વર્ટરના PV અથવા આઉટપુટમાંથી બેટરી કેવી રીતે ચાર્જ કરો છો જેનું ઇન્ટરફેસ PV અને સમાન સર્કિટ્સ સાથે છે ત્રીજું આપણે શ્રેણીમાં જોડાતી બેટરીઓ સાથે જોડાયેલી સમસ્યાઓ જોવાની જરૂર છે તો જ્યારે તમારી પાસે શ્રેણીમાં બેટરીઓ જોડાયેલા હોય છે ત્યારે ચાર્જ શેરિંગ માં સમસ્યા હોય છે શ્રેણીની તમામ બેટરીઓ ચાર્જ કરવામાં આવે ત્યારે અને ડિસ્ચાર્જ કરવામાં આવે ત્યારે સમાન રીતે ચાર્જ શેર કરતા નથી અને તો શ્રેણીમાં જોડાયેલ બેટરીને માટે ચાર્જ સમાનતા એ એક મહત્વપૂર્ણ વિષય છે જેને ધ્યાનમાં લેવાની જરૂર છે ચોથો વિષય છે સમાંતર બેટરી શું આપણે સમાંતર બેટરી જોડી શકીએ જો એમ હોય તો આપણે તેમને કેવી રીતે કનેક્ટ કરીશું અને જો ત્યાં સમાન બેટરી નથી તો તમે તેમને સમાંતર કનેક્ટ કેવી રીતે કરશો ઇલેક્ટ્રોનિક શું છે જે વચ્ચે આવે છે તો આ તે મુદ્દા છે કે આપણે PV બેટરી ઇન્ટરફેસના વિષયમાં ચર્ચા કરીશું ચાલો જોઈએ જો આપણે કોઈ PV અને બેટરી સીધી જોડી શકીએ તો તો PV અને બેટરીનું સીધું જોડાણ તે શક્ય છે કે તે શક્ય નથી ચાલો એક PV સોર્સ લઈએ અને PV સોર્સના ટર્મિનલ્સ પર હું આની જેમ બેટરીને કનેક્ટ કરીશ શું આ શક્ય છે શું આ માન્ય છે PV સ્રોત બેટરી ચાર્જ કરશે હવે આના જેવા સરળ મોડેલવાળી બેટરી ધ્યાનમાં લો બેટરીમાં આદર્શ ડીસી સ્રોત vB નો સમાવેશ થાય છે શ્રેણીમાં ત્યાં એક અવરોધ RB હોય છે આ RB બાહ્ય અવરોધ નથી જે આપણે મૂકી રહ્યા છીએ તે બેટરીનો આંતરિક અવરોધ છે જે બેટરીની રસાયણશાસ્ત્ર પર ભારપૂર્વક નિર્ભર કરે છે આ કોન્સ્ટન્ટ મૂલ્ય નથી તે ચાર્જની સ્થિતિ સાથે પણ બદલાય છે જો કે ચાલો આ મોડેલ આ સરળ મોડેલને ધ્યાનમાં લઈએ અને જોઈએ કે બેટરીની IV લાક્ષણિકતાઓ કેવી દેખાય છે તો ચાર્જ કરતી વખતે જ્યારે બેટરી ચાર્જ કરવામાં આવે છે ત્યારે બેટરીના ટર્મિનલ્સ દ્વારા કરંટની દિશા આ હોય છે તે પસાર થાય છે પોઝિટીવ ટર્મિનલમાં જાય છે અને નેગેટીવ ટર્મિનલમાંથી બહાર આવે છે અને વોલ્ટેજ અહીં ટર્મિનલ પર આ રીતે માપવામાં આવે છે અને આપણે તેને vT તરીકે કહીશું તો ટર્મિનલ વોલ્ટેજ vT એ V બેટરી પ્લસ દ્વારા આપવામાં આવે છે કરંટ આ ફેશનમાં આવી રહ્યું છે આ પોઝિટીવ છે આ નેગેટીવ છે તો વત્તા iBRB તો આ બેટરી મોડેલનું મોડેલ સમીકરણ છે તો ચાલો એ પણ ધ્યાનમાં લઈએ કે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે ત્યારે શું થાય છે તો સમાન મોડેલ vB અને RB ને ધ્યાનમાં લો અને ડિસ્ચાર્જ કરતી વખતે કરંટ પોઝિટીવ ટર્મિનલને છોડી દે છે અને આપણે હજી પણ ટર્મિનલ વોલ્ટેજ vT માપીએ છીએ અને હવે સમીકરણ vT એ vB છે કરંટ આ દિશા માં વહે છે આ પોઝિટીવ છે અને આ નેગેટીવ છે તો vB ટર્મિનલ એ આ ડ્રોપ માઈનસ આ ડ્રોપ - iBRB તો ડિસ્ચાર્જ કરતી વખતે આ તે બેટરીનું મોડેલ છે તો આ બંનેની IV કેરેકટરીસ્ટીક કેવી દેખાય છે ચાલો હું કેરેકટરીસ્ટીક અક્ષો દોરીશ X અક્ષ એ vT ટર્મિનલ વોલ્ટેજ છે Y અક્ષ એ iB બેટરી કરંટ છે મારી પાસે એક વધુ અક્ષ પણ હશે એક ચાર્જ કરવા માટે એક ડિસ્ચાર્જ કરવા માટે અહીં પણ vT વિરુદ્ધ iB હવે આપણે કહી શકીએ કે આ ચાર્જ કરવા માટે છે અને આ ડિસ્ચાર્જ માટે છે અને ચાર્જ કરવાનું મોડેલ vT vB iBRB છે ડિસ્ચાર્જ કરવાનું મોડેલ vT vB iBRB છે ચાલો હવે આપણે કેરેકટરીસ્ટીક દોરીએ હવે જ્યારે iB એ 0 છે જ્યારે ત્યાં કોઈ બેટરી કરંટ નથી આ ડ્રોપ ચિત્રમાં આવતો નથી તે ફક્ત vB છે તો આપણે અહીં X અક્ષ પર vB ને ચિહ્નિત કરીશું તો તે vB છે હવે એક આદર્શ સ્થિતિ હેઠળ જ્યારે RB 0 જ્યારે આંતરિક અવરોધ ન હોય ત્યારે આ ટર્મ દેખાતો નથી તો તે ફક્ત vB હશે બેટરી કરંટ કઈ પણ હોઈ શકે છે vB ફક્ત સ્થિર નિશ્ચિત સીધો જ રહેશે તો તે કેરેકટરીસ્ટીક હોત જો કે આ ટર્મ iB ˟ RB ને કારણે જે કરંટ વધતા ઉમેરવામાં આવે છે તેમાં વધારો RB ના મૂલ્યના આધારે થાય છે તો ચાલો આપણે કહીએ કે અમારી પાસે આની જેમ સ્લોપ લાઇન છે અને આ ડ્રોપ ખરેખર ડ્રોપ નથી આ વધારાનો વોલ્ટેજ સંભવિત iBRB ને કારણે છે તો તે iBRB છે અને આ સ્લોપ 1 RB સિવાય બીજું કંઈ નથી તો આદર્શ સ્થિતિમાં RB એ 0 છે તો સ્લોપ ઉભો થઈ જાય છે ગ્રે લીટીમાં ભળી જાય છે તો હવે ડિસ્ચાર્જ કેસમાં પણ બિંદુ જ્યારે iB એ 0 સમાન હોય છે અને જો RB 0 હોય તો તે સીધી ઉપર ઊભી લાઇન હોત હવે vT એ vB iBRB છે જેમ કરંટમાં વધારો થતાં vB મૂલ્યમાંથી ડિસ્ચાર્જ ડ્રોપની કિંમત વધે છે તો તમે આની જેમ સ્લોપ જોશો અને આ ડ્રોપ બીજું કઈ નહીં પણ iB ˟ RB છે જેમ તમે અહીં જોઈ રહ્યાં છો અને આ સ્લોપ 1 RB થી જીત્યો છે હવે આ આ બંને બેટરીની IV કેરેકટરીસ્ટીક છે ચાલો હવે ચાર્જિંગના કિસ્સા ધ્યાનમાં લઈએ કારણ કે જ્યારે PV બેટરીથી કનેક્ટ થાય છે ત્યારે PV ઘટી શકતું નથી ફક્ત બેટરી ઘટી શકે છે તે ઘટી પણ શકે છે અને સોર્સ પણ બનાવે છે તો PV એ સોર્સ બનવું પડશે અને બેટરીને ઘટવું પડશે તો PV બેટરી ચાર્જ કરી રહ્યું છે તો આ તે કેરેકટરીસ્ટીક છે જેને આપણે જોવાની જરૂર છે તો આ બેટરી કેરેકટરીસ્ટીક લો PV પેનલની આઇવી કેરેકટરીસ્ટીક સુપર ઇમ્પોઝ કરો અને પછી ચર્ચા કરો અને પછી ચાલો જોઈએ કે PV પેનલમાં સીધુ બેટરીનું ઇન્ટરફેસ શક્ય છે કે નહીં ચાલો હવે PV પેનલની IV કેરેકટરીસ્ટીક અને બેટરીની IV કેરેકટરીસ્ટીક ને સુપરવાઇઝ કરીએ અને PV પેનલ અને બેટરીનો સીધો જોડાણ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાનો પ્રયાસ કરીએ તો અહીં મારી પાસે X અક્ષ પર vT છે Y અક્ષ પર મારી પાસે PV પેનલના ટર્મિનલ્સમાંથી પસાર થતો ટર્મિનલ પ્રવાહ હશે અને હું PV પેનલની આઈવી કેરેકટરીસ્ટીક દોરીશ હવે આ તરફ ચાલો ચાર્જિંગ બેટરી કેરેકટરીસ્ટીક ને સુપરિમ્પોઝ કરીએ કારણ કે PV પેનલ દ્વારા બેટરી ચાર્જ થઈ રહી છે તો ચાલો આપણે કહીએ કે મારી પાસે અહીં vB છે જ્યારે ત્યાં કોઈ કરંટ નથી ત્યારે આ ઓપન સર્કિટ બેટરી વોલ્ટેજ છે અને મારી પાસે અહીં આદર્શ બેટરી સાથેની આ સંદર્ભ રેખા છે અને તે લાઈનમાં જેમ આપણે જોયું કે બેટરી ચાર્જ થઈ રહી છે ત્યાં આ વધારા પોટેન્સીઅલની સંભવિતતા છે જે આંતરિક અવરોધ RB ને કારણે બેટરીના ટર્મિનલ્સમાં દેખાય છે હવે આ બેટરીનો ઓપરેટિંગ પોઇન્ટ હશે અને બેટરી ચાર્જ થઈ રહી છે તમે જુઓ છો કે ત્યાં એક પોઝિટીવ કરંટ છે જે આ મૂલ્યની બેટરીમાં વહે છે અને બેટરી ચાર્જ કરે છે તો જો આપણે આ સમયે સ્નેપશોટ લઈએ તો ત્યાં એક લોડ લાઇન છે જે આ ઓપરેટિંગ પોઇન્ટથી પસાર થઈ રહી છે તો આ સમકક્ષ લોડ લાઇન હશે જે PV પેનલના ટર્મિનલ ને પ્રસ્તુત કરે છે તો આપણે કહી શકીએ તે 1RT ને સમકક્ષ લાઇન છે હવે ચાલો કહીએ કે કરંટ તેમાંથી વહે છે બેટરી ચાર્જ થઈ રહી છે તો જેમ કે બેટરી ચાર્જ થઈ રહી છે તમે જોશો કે ડિસ્ચાર્જથી ચાર્જની સ્થિતિમાં બેટરી વોલ્ટેજ અલગ છે ચાર્જ કરેલી સ્થિતિમાં બેટરી થોડી વધારે હશે તો તે જમણી તરફ જવાનું શરૂ કરશે તો જેમ જેમ તે જમણી તરફ જવાનું શરૂ કરે છે ઓપરેટિંગ પોઇન્ટ પણ જમણી તરફ જવાનું શરૂ કરે છે તો ચાલો આપણે અહીં અમુક તબક્કે કહી શકીએ કે જ્યારે તે પૂર્ણ ચાર્જ માટે બંધ થઈ જશે આપણી પાસે અહીં vB હશે ચાલો હું અહીં સંપૂર્ણ ચાર્જ અવસ્થાની નજીકમાં બેટરીના પોટેન્સીઅલને vB થી ચિહ્નિત કરું છું અને મને વર્ટીકલ દોરવા દો અને જ્યારે કરંટ તેમાંથી પસાર થાય છે ત્યારે મને બેટરીની લોડ લાઇન પણ દોરવા દો તમારે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે જેમ જેમ બેટરી ચાર્જ થઈ રહી છે આંતરિક અવરોધ RB પણ બદલાય છે સામાન્ય રીતે આંતરિક અવરોધ RB ડિસ્ચાર્જ સ્થિતિ કરતાં સંપૂર્ણ ચાર્જ પર ઓછો હોય છે તો જેમ ઓપરેટિંગ બિંદુ પૂર્ણ ચાર્જ સ્થિતિની નજીક જાય છે તેમ આ સ્લોપ ઊભી રેખાની જેમ થશે કારણ કે RT ઓછો છે ઠીક છે તો અહીં આ બિંદુ આંતરછેદ બિંદુ ચાર્જ થયેલ બેટરીનો નવો ઓપરેટિંગ પોઇન્ટ હશે તો હવે ચાલો આપણે કહીએ કે જો તમે કોઈ લીટી દોરો છો તો હવે જ્યારે બેટરી પૂર્ણ ચાર્જની નજીક હોય ત્યારે આ લીટી 1 RT ની બરાબર હશે તો તમે જોયું કે બેટરી ચાર્જ કરવા માટે આ ક્ષેત્રમાં ઓપરેટિંગ બિંદુ ફરે છે જો બેટરી વધુ ડિસ્ચાર્જ થાય છે તો તે અહીં આવશે જ્યાં કર્સર છે અને પછી બેટરીની લોડ લાઇન આવીને અહીં છેદે છે તો તમે જોઈ શકો છો કે ત્યાં એક પ્રદેશ છે જ્યાં બેટરીનો ચાર્જિંગ ઓપરેટિંગ પોઇન્ટ ખસે છે તો તે વધુ નીચે જાય છે ઓપન સર્કિટ મૂલ્યની નજીક તો જેમ જેમ તે અહીં આવે છે આ પ્રદેશમાં કરંટ ઘટવાનું શરૂ કરે છે તો તમે જોયું કે બેટરી ડિસ્ચાર્જની સ્થિતિ હેઠળ હોવાથી ઓપરેટિંગ પોઈન્ટ એવું છે કે બેટરીનો ચાર્જિંગ કરંટ ઊચો છે બેટરી પૂર્ણ ચાર્જ તરફ જવાનું શરૂ કરે છે તેમ ચાર્જિંગ કરંટમાં ઘટાડો થઈ રહ્યો છે તો આ ખૂબ સુસંગત છે PV મોડ્યુલ અને બેટરી જ્યારે તેઓ એક સાથે કનેક્ટ થાય છે ત્યારે તે આપમેળે તુલનાત્મક બને છે કારણ કે ચાર્જ કરંટની આ પ્રકૃતિને કારણે તે ઘટતો જાય છે ત્યારે બેટરી સંપૂર્ણ ચાર્જ થવા લાગે છે કારણ કે જ્યારે તે પૂર્ણ ચાર્જ પર પહોંચે છે ત્યારે બેટરીને ફક્ત ટ્રિકલ એટલેકે ખુબ ઓછા ચાર્જની જરૂર હોય છે તો આ ક્ષેત્ર અહીં ટ્રિકલ ચાર્જ ક્ષેત્ર છે અથવા ફ્લોટ ચાર્જિંગ ક્ષેત્ર છે અથવા તેનો મૂળભૂત અર્થ એ છે કે જ્યારે તેને સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે ચાલો આપણે કહીએ કે ઓપન સર્કિટ મૂલ્યની નજીક ત્યાંરે તેમાંથી કોઈ કરંટ વહેતો નથી મુવમેન્ટ સહેજ ડિસ્ચાર્જ કરે છે તે કોઈપણ કારણને લીધે લોડ અથવા બિન કનેક્ટેડ સમયગાળા દરમિયાન પણ બેટરી વાતાવરણમાં ભેજ દ્વારા ડિસ્ચાર્જ થઇ શકે છે અને ચાર્જ ગુમાવવાનું બને છે તો આપણે ટ્રિકલ ચાર્જ અથવા ફ્લોટ ચાર્જિંગ તરીકે ઓળખાતું ટ્રિકલ કરંટ આપતા રહીએ છીએ માનો કે એકવાર બેટરી વોલ્ટેજ થોડો ઓછો થઈ જાય ત્યાં થોડો કરંટ આવે છે ચાર્જ ના લોસ ને સરભર કરવા માટે તો આ પ્રદેશ આપમેળે ફ્લોટ ચાર્જ અથવા ટ્રિકલ ચાર્જ ક્ષેત્ર તરીકે વર્તે છે તમે જોયું કે PV અને બેટરીને કનેક્ટ કરવા માટે તમારે કોઈ વધારાના ઇલેક્ટ્રોનિક્સની જરૂર નથી જો બેટરી વોલ્ટેજ vB ડિસ્ચાર્જની સ્થિતિ હેઠળ અને સંપૂર્ણ ચાર્જ કરેલી સ્થિતિ હેઠળ PV પેનલ VOC સાથે યોગ્ય રીતે મેળ ખાતી હોય અને ચાર્જીંગ કરંટ બેટરીના એમ્પીઅર અવર રેટીંગ સાથે યોગ્ય રીતે મેળ ખાય પછી PV પેનલ અને બેટરી સીધી કનેક્ટ થઈ શકે છે અને આગળ કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક્સ અથવા પ્રોટેકશન ઇલેક્ટ્રોનિક્સ ની જરૂર નથી તે સ્વયંસંચાલીત છે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેને ચાર્જ કરવા માટે વધુ કરંટ તેમાંથી પસાર થાય છે અને જ્યારે બેટરી સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે ત્યારે ખૂબ ઓછું કરંટ ટ્રિકલ ચાર્જ કરંટ ફક્ત તેના દ્વારા જ વહે છે અને આવી રીતે બેટરી પોટેન્સિઅલ જાળવી રાખે છે ચાલો હવે આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ જ્યાં આપણે બેટરીને PV પેનલથી કનેક્ટ કરીએ તો આ એક PV પેનલની કેરેકટરીસ્ટીક છે vT વિરુદ્ધ iT અને આ PV પેનલની IV કેરેકટરીસ્ટીક છે હવે ચાલો જોઈએ કે આપણે તેને કેવી રીતે બેટરીની કેરેકટરીસ્ટીક સાથે મેચ કરી શકીએ છીએ જેમ કે કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ વિના આપમેળે બેટરી ચાર્જ અથવા ડિસ્ચાર્જ કરી શકે છે હવે લીડ એસિડ બેટરી સૌથી પ્રખ્યાત લીડ એસિડ બેટરી ધ્યાનમાં લો હવે ચાલો કહી દઈએ કે અમારી પાસે 12 વોલ્ટ નોમિનલ વોલ્ટેજ છે તે 20 Ah ની બેટરી છે અને તે C10 C રેટ છે જે C 10 છે 10 ની ક્ષમતા એ કરંટની રકમ હશે જે તમે બેટરીમાંથી ડિસ્ચાર્જ કરી રહ્યાં છો અને બેટરી ચાર્જ કરવા માટે પણ હવે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે ત્યારે બેટરી વોલ્ટેજ લીડ એસિડ બેટરી માટે 10 8 વોલ્ટની આસપાસ હોય છે જ્યારે ડિસ્ચાર્જ થાય છે જ્યારે તે ડિસ્ચાર્જની સ્થિતિમાં હોય છે અને જ્યારે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે ત્યારે બેટરી વોલ્ટેજ લગભગ 14 2 વોલ્ટની આસપાસ હોય છે તો આ બેટરી માટેની વોલ્ટેજ મર્યાદા છે અને તે આ બેની વચ્ચે હશે સંપૂર્ણ ડિસ્ચાર્જ અને સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં આવે છે અને કરંટ જેનાથી તમારે ચાર્જ કરવાનું છે તમારે આ બે મૂલ્યોનો ઉપયોગ કરવો પડશે તો ચાલો આપણે કહીએ કે Icharge મહત્તમ 20 Ah હશે જે C10 C rate દ્વારા વિભાજિત કરવા માં આવશે જે 2 amp મહત્તમ છે તો જ્યારે તે અહીં ડિસ્ચાર્જની સ્થિતિમાં છે ચાલો કહીએ કે તેની શરૂઆત 2 amps ચાર્જિંગથી થાય છે ચાલો કહીએ કે તે અહીં લગભગ 2 amps છે અને પછી ચાર્જ કરવાનું શરૂ કરે છે કારણ કે બેટરી ચાર્જ થઈ રહી છે કરંટ ઘટી રહ્યો છે ધીરે ધીરે તે ઓછો થાય છે ટ્રિકલ ચાર્જ સુધી ચાર્જ તો ચાલો હવે અંતિમ ઓપરેટિંગ પોઇન્ટ નક્કી કરીએ તો જ્યારે બેટરી ડિસ્ચાર્જ સ્થિતિ હેઠળ હોય ત્યારે આપણે ઈચ્છીએ છીએ કે ઓપરેટિંગ પોઇન્ટ ISC લાઇનની નજીક હોઇ તો ચાલો આપણે કહીએ કે આપણી પાસે તેને ચાર્જ કરવા માટે કરંટનું મોટો મૂલ્ય છે અને જેમ જેમ તે ચાર્જ કરે છે ઓપરેટિંગ પોઇન્ટ જમણી તરફ બદલાય છે અને પછી તે પૂર્ણ ચાર્જ અવસ્થા હેઠળ નીચે આવવું જોઈએ જ્યારે તે 14 2 વોલ્ટની નજીક છે તો આ આપણે તેને લગભગ 2 amps મહત્તમ ચાર્જ કરંટ પર સેટ કરીશું તો જ્યારે પણ બેટરી ડિસ્ચાર્જ સ્થિતિમાં હોય છે પરંતુ સ્પીકરનો અર્થ ચાર્જ હતો તે PV પેનલમાંથી 2 amps ખેંચશે તમે જુઓ છો તે શોર્ટ સર્કિટ કરંટ થોડો વધારે છે તો ચાલો આપણે કહીએ કે શોર્ટ સર્કિટ કરંટ 2 5 amps ની આસપાસ છે હવે આ VOC તમે જુઓ છો કે આ ઓપરેટિંગ પોઇન્ટ લગભગ 14 2 વોલ્ટ જોઈએ તો VOC થોડી જમણી તરફ છે અને આપણે કહીશું કે VOC 14 5 વોલ્ટ પર સેટ થયેલ છે તો હવે જો તમે તેના RB મૂલ્યનો ઉપયોગ કરીને બેટરીની લોડ લાઇન દોરો આ VB અહીં 10 8 વોલ્ટ છે જેમ જેમ કરંટ વધે છે તમે જોશો રેખાઓનો છેદન પોઈન્ટ ત્યાં હશે અને અહીં પણ જો તમે લોડ લાઇન ને આ પોઈન્ટ પર મુકશો તો ત્યાં જ્યારે તે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે ત્યારે x અક્ષ એ VB 14 2 વોલ્ટ છેદન પોઈન્ટ હશે તો તમે જોશો કે બેટરી ચાર્જિંગ આ બે અંતિમ લોડ લાઇનો વચ્ચે થાય છે તો તમે પેનલને એવી ડિઝાઇન કરી શકો છો કે તે તમારી પસંદગીની બેટરી સાથે મેળ ખાય છે અથવા તમે બેટરી પસંદ કરી શકો છો જે તમારી પસંદની પેનલ્સ PV પેનલ સાથે મેળ ખાતી હોય અને જો તમે તે યોગ્ય રીતે કર્યું હોય બંને સાથે સુસંગત હોય તો પછી તમે સીધા જ કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વિના PV પેનલ અને બેટરીને કનેક્ટ કરી શકો છો કોઈ કિસ્સામાં કોઈ કારણોસર તમે બેટરી અને PV પેનલ્સ ને મેચ કરી શકતા નથી ઉદાહરણ તરીકે તમને આપવામાં આવેલ PV પેનલ 2 5 amps 14 5 વોલ્ટની છે જે તેની કેરેકટરીસ્ટીક છે અને તમને આપવામાં આવતી બેટરી 24 v ની છે તો દેખીતી રીતે તે વર્ગ ની બહાર આવશે અને તમે આ PV પેનલનો ઉપયોગ કરી શકતા નથી જેમાં બેટરી સીધી કનેક્ટ થાય તે સ્થિતિ હેઠળ આપણે જાણીએ છીએ કે તે સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે આ લોડ લાઇનની અંદર કામ કરવું પડશે આપણે કન્વર્ટર નો ઉપયોગ કરી શકીએ છીએ આપણે DC DC કન્વર્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ આવું કંઈક તો તમારી પાસે PV મોડ્યુલ છે અને તમે DC DC કન્વર્ટરને કનેક્ટ કરી રહ્યાં છો અને DC DC કન્વર્ટરના આઉટપુટ પર તમે બેટરીને કનેક્ટ કરો છો તો આ DC DC કન્વર્ટર આઉટપુટ સાઇડ લોડ લાઇનને મેચ કરવાનું કામ કરશે ડ્યુટી સાઇકલ નિયંત્રણના માધ્યમથી ઇનપુટ સાઇડ લોડ પર લોડ કરશે તો ઉદાહરણ તરીકે જો તમારી પાસે 25 વોલ્ટની બેટરી છે અને આ PV પેનલ પાસે 14 5 વોલ્ટની VOC છે અને તમે સીધા જ કનેક્ટ થવા માટે સક્ષમ નથી તો પછી આ ડ્યુટી સાઇકલ નિયંત્રણ દ્વારા આપણે કોઈપણ વોલ્ટેજ અને કોઈપણ કરંટ રેટિંગને ઉપલબ્ધ અથવા યોગ્ય PV મોડ્યુલ સાથે DC DC કન્વર્ટર અને ડ્યુટી સાઇકલ નિયંત્રણ વચ્ચેના ઇન્ટરફેસીંગના માધ્યમથી કનેક્ટ કરવા માટે સમર્થ હોવા જોઈએ અલબત્ત પાછળથી આપણે વિગતવાર ચર્ચા કરીશું DC DC કન્વર્ટર દ્વારા બેટરી કેવી રીતે ચાર્જ કરીએ છીએ ખાસ કરીને આપણે કરંટ કંટ્રોલ DC DC કન્વર્ટર પર પછીથી ધ્યાન કેન્દ્રિત કરીશું